કરંટ ડેન્સિટીઝમાંથી વેક્ટર પોટેન્શિયલ - II પહેલાનાં વ્યાખ્યાનમાં આપણે સ્ફેરિકલ શેલ કેરિંગ કરતા સરફેસ કરંટ ના વેક્ટર પોટેન્શિયલ ની ગણતરી કરી છે જ્યાં કરંટ ડેન્સિટી KKsinθ તરીકે આપવામાં આવે છે જયાં યુનિટ વેક્ટર છે જેને હું K sinθ sinϕ K sinθ cosϕ તરીકે લખી શકું છું KK sinθ sinϕ K sinθ cosϕ અને પછી આપણે sinsinϕ|r R| જેવા એક ઇંટીગ્રલ પર આવ્યા આપણે ફરીથી R ને થીટા પ્રાઇમ અને ϕ ફાઇ પ્રાઇમ ના ફંક્શન તરીકે લખીએ અહીં ds પણ હોવું જોઈએ અને હું દાવો કરું છું કે આ r ≥ R માટે 4π3R3r2sinθ sinϕ છે જે rR માટે 4π3 r sinθ sinϕ છે અને તેવું જ કોસાઇન ટર્મ માટે છે હું બતાવવા માંગું છું કે કેવી રીતે ઇલેક્ટ્રોસ્ટેટિકસ અને પોટેન્શિયલના નોલેજ નો ઉપયોગ કરીને આ ઈન્ટીગ્રલ ઈવેલ્યુએટ કરી શકાય છે sinsinϕ|r R|ds 4π3R3r2sinθsinϕ r≥R 4π3rsinθsinϕ r≤R આ માટે આપણે ચાર્જ ડિસ્ટ્રિબ્યુશન અથવા સરફેસ ચાર્જ ડિસ્ટ્રિબ્યુશન શોધીએ છીએ કારણકે હું સરફેસ ઉપર ઇંટીગ્રેટ કરી રહ્યો છું હું સરફેસના ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનની શોધ કરું છું જે અને ની ઉપર આધારિત છે અને તે શોધવાનું ખૂબ જ સરળ છે ચાલો આપણે x દિશામાં કોન્સટન્ટ પોલરાઈઝેશન P સાથે એક સ્ફીયર લઈએ હું તેને y દિશામાં લઈ શકું છું મને થોડા અન્ય ડીપેન્ડેન્સ મળશે તેથી હું માત્ર x દિશા ડીપેન્ડેન્સ થી પ્રારંભ કરીશ પછી હું જાણું છું કે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ બહારના ડાયપોલ ની બરાબર છે મેગ્નિટ્યુડ P નો એક પોઈન્ટ ડાયપોલ P એ x દિશામાં સ્ફીયરના સેન્ટર પર 4π3R3Px ના બરાબર છે તો આ તથ્ય નંબર 1 છે તથ્ય નંબર 2 એ રો બાઉન્ડ b છે જે P0 તરીકે આપવામાં આવે છે એટલે કે P નું માયનસ ડાયવર્જન્સ શૂન્ય છે જો કે ત્યાં સિગ્મા બાઉન્ડ b છે જે P n બનશે આ કેસમાં P r છે તેથી અહીં હું P ને લઉં છું જે P x ના બરાબર છે જે મને P r આપે છે જે P sinθ cosϕ છે તેથી આ કેસમાં બહારનું પોટેન્શિયલ b ને કારણે છે જેમાં ડીપેન્ડેન્સ છે sinθ cosϕ અને અંદરનું પોટેન્શિયલ એ એક યુનિફોર્મ ફિલ્ડ ને અનુરૂપ છે તો ચાલો તે પણ લખીએ શેલની અંદર અથવા સ્ફીયરની અંદરનું પોટેન્શિયલ તે એક યુનિફોર્મ ફીલ્ડ માટે છે rPsinθcosϕ તેથી હું બહાર લખી શકું છું મારી પાસે V છે જે 14π0b r | r R | ds ના બરાબર છે અહીં r એ સરફેસ નથી R એ સરફેસ પર છે હું તમને યાદ અપાવું કે ds અહીં એક વેક્ટર R દ્વારા આ સરફેસ પર ઇન્ટીગ્રેશન છે અને R એક વેક્ટર છે જ્યાં હું ગણતરી કરી રહ્યો છું તો અહીં ક્યાંક r એ θɸ પર આધારીત છે અને R એ θɸ પર આધારીત છે પરંતુ આ 14π0Psincosϕ|r R | ds ના બરાબર છે આ પોટેન્શિયલ છે પણ હું જાણું છું કે આ 14π0 p r r2 ના બરાબર છે અને P એ x દિશામાં છે તેથી આ 14π04π3R3Psinθcosϕr2 બનશે તો આ પોટેન્શિયલ છે rr214π04π3R3Psinθ cosϕr2 ચાલો હવે કેટલીક ટર્મ્સ ને કેન્સલ કરીએ બંને બાજુએથી P કેન્સલ થઈ જશે બંને બાજુ 14π0 કેન્સલ થશે અને પછી જે બાકી બચે છે તે છે sinsinϕ|r R|ds4π3R3r2sinθ cosϕ હવે અંદરની તરફનું શું આ r R માટે માન્ય છે કારણકે આપણે પોટેન્શિયલ નું આ એક્સપ્રેશન લીધું છે જે આના માટે માન્ય છે sinsinϕ|r R|ds4π3R3r2sinθcosϕ તો હવે આપણે અંદરની તરફનું જોઇએ અંદર મારી પાસે યુનિફોર્મ ફીલ્ડ છે અંદર એક યુનિફોર્મ ફીલ્ડ છે જો પોલરાઇઝેશન P આ દિશામાં હોય તો આ ફીલ્ડનું મૂલ્ય શું હશે આ ફીલ્ડ E નું મૂલ્ય P30x હશે અને તેથી પોટેન્શિયલ V એ P30x થશે આનું x ના સંદર્ભમાં ડેરિવેટિવ લો E P30x VrP30x જો હું આનું ગ્રેડિયન્ટ લઉં તો તે મને નેગેટિવ દિશામાં જતું ઇલેક્ટ્રિક ફીલ્ડ આપે છે જેને હું P30rsinθcosϕC લખી શકું છું જયાં C એ બિનમહત્વપૂર્ણ કોન્સટન્ટ છે પરંતુ sinθ cosϕ નું ડીપેન્ડેન્સ કે જે આ પ્રકારના ફીલ્ડની ગણતરી કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે આ પ્રમાણે છે અને આ 14π0Psincosϕ|r R|ds ના બરાબર છે VrP30xCP30rsinθcosϕC14π0Psincosϕ|r R|ds ફરીથી ટર્મ્સ ને કેન્સલ કરીએ આ P બંને બાજુથી કેન્સલ થશે આ 0બંને બાજુથી કેન્સલ થશે અને આ પછી sinsinϕ|r R|ds4π3rsinθcosϕC બચે છે જ્યાં C સરફેસ પરની ડીસકન્ટિન્યુઈટી ના આધારે નિર્ધારિત કરશે અને જો તમે V ને કન્ટિન્યુઅસ બનાવવા માંગતા હો તો C તેના દ્વારા નક્કી કરવામાં આવશે પરંતુ અને નું ડિપેન્ડેન્સ rsinθcosϕ પર આધારીત છે sinsinϕ|r R|ds4π3rsinθcosϕC અન્ય ઈન્ટીગ્રલ્સ વિશે શું હવે જો હું sin sinϕ| r R | ds નું મૂલ્યાંકન કરવા માંગું તો હું શું કરીશ હું આ સ્ફીયરમાં લઈશ અને પોલરાઇઝેશન P લઈશ જે y દિશામાં છે તો PP P નું કર્લ 0 છે તેથી બાઉન્ડ b એ 0 છે એટલે કે bP0 છે પરંતુ સિગ્મા બાઉન્ડ b એ P n હશે જે સરફેસથી બહારની તરફ છે જે P y rPsinsinϕ બનશે જો હું આના કોરસપોન્ડીંગ ઇન્ટિગ્રલ્સની ગણતરી કરું અને તેમને p rr2 સાથે ઇકવેટ કરું તો આ માટે ઇન્ટિગ્રલ્સ જવાબો મેળવીશ તો આપણને હંમેશાં આવી પરિસ્થિતિઓ મળી શકે જ્યાં ઇલેક્ટ્રોસ્ટેટિક કેસ માં પોટેન્શિયલ વિશેષ એક્સ્પ્રેશન ને કોરસપોન્ડ કરે છે અને તેથી હું મારો જવાબ શું હોવો જોઈએ તે સીધુ જ લખી શકું છું આ ઇન્ટિગ્રલ વિષે વધુ હું તમને તમારા એસાઇન્મેન્ટ માં આપીશ